Rનો ઉપયોગ કરીને સરળ રેખીય રીગ્રેસનના અમલીકરણ પરના ત્રીજા વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે છેલ્લા પ્રવચનમાં આપણે મોડેલ મૂલ્યાંકનના પ્રથમ સ્તર પર જોયું આપણે જોયું કે રેખીય મોડેલ કેટલું સારું છે અને આપણે એ પણ જોયું કે રેખીય મોડેલમાં મહત્વપૂર્ણ ગુણાંક કેવી રીતે ઓળખવું આ વ્યાખ્યાનમાં આપણે મોડેલ મૂલ્યાંકનના બીજા સ્તરે જોવા જઈ રહ્યા છીએ આના ભાગ રૂપે આપણે જોવા જઈ રહ્યા છીએ જો આપણે રેખીય મોડેલની ગુણવત્તા સુધારી શકીએ અને આપણે ખરાબ માપદંડો ઓળખી શકીએ અને ખરાબ માપદંડો દ્વારા એટલે આપણે તેનો અર્થ આઉટલિઅર્સ કરીએ છીએ તો ચાલો જોઈએ આઉટલિઅર્સ શું છે તેથી આઉટલિઅર્સ પોઇન્ટ્સ છે જે મોટાભાગના ડેટાને અનુરૂપ નથી હવે એક પોઇન્ટને આઉટલિઅર માનવામાં આવે છે જો અનુરૂપ પ્રમાણભૂત રેસિડયુઅલ બહાર પડે છે 2 અને 2 ટકાના મહત્વના સ્તરે હવે ચાલો જોઈએ કે આ આઉટલિઅર્સને કેવી રીતે હેન્ડલ કરવું ભલે કોન્ફિડન્સના ક્ષેત્રની બહાર આવેલા ઘણાં આઉટલીઅર્સ હોય તો પણ આપણે દરેક પુનરાવર્તનમાં એક સમયે એક જ ઓળખવા જઈશું અને આમ કર્યા પછી આપણે ઘટાડો નમૂના પર એક રેખીય મોડેલ લાગુ કરીશું હવે આપણે ત્યાં સુધી પુનરાવર્તિત કરવા જઈશું જ્યાં સુધી આપણે કોઈ વધુ આઉટલિઅર્સ ન શોધીએ હવે ચાલો જોઈએ કે આ આઉટલિઅર્સને કેવી રીતે હેન્ડલ કરવું આપણે રેસિડયુઅલ વિશ્લેષણ સાથે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ તેથી તમે ડાબી બાજુએ એક પ્લોટ ફંક્શન જોઈ શકો છો હવે રેસિડયુઅલ પ્લોટ માટે હું x અક્ષ પર ફીટ કરેલ મૂલ્યો અને આપણે બનાવેલ મોડેલમાંથી પ્રમાણિત રેસિડયુઅલ પ્લોટ કરવા જઈશ હવે આપણે બોન્ડસ્મોડ નામનું એક રેખીય મોડેલ બનાવ્યું છે અને આપણે તેના માટે પ્રમાણિત રેસિડયુઅલની ગણતરી કરીશું તેથી તે મારા y બની જાય છે મેં અગાઉ કહ્યું હતું તેમ હું પણ એક શીર્ષક આપું છું આ પ્લોટનું શીર્ષક રેસિડયુઅલ પ્લોટ છે અને મારું x લેબલ કંઈ નથી પરંતુ બિડપ્રાઇસ માટે આગાહી કરેલ મૂલ્યો છે એ જ રીતે મારું y લેબલ પ્રમાણભૂત રેસિડયુઅલ છે હવે આમ કર્યા પછી આપણે કોન્ફિડન્સ ક્ષેત્ર સેટ કરવાની જરૂર છે તો ચાલો જોઈએ કે કેવી રીતે કરવું આપણે ફરીથી એ જ કમાન્ડનો ઉપયોગ abline કરીશું હવે abline તે છે જેનો આપણે પ્લોટ પર રેખીય મોડેલને ફીટ કરવા માટે ઉપયોગમાં લીધો છે હવે આ જ કમાન્ડ સાથે આપણે કોન્ફિડન્સ ક્ષેત્ર પણ આપી શકીએ છીએ હવે હું ઉંચાઇ સેટ કરવા જઇ રહ્યો છું જે અહીં h છે 2 અને લાઇન ટાઇપ 2 તરીકે તેથી ઉંચાઇ એ છે કે જ્યાં તમે લાઇન દોરવા માંગો છો અને લાઈન ટાઇપ કંઈ નથી પરંતુ તમે કેવી રીતે લાઈન દોરવા માંગો છો તેથી તમારી પાસે ડેશેડ લાઇન સોલિડ લાઇન ડેશેડ અને ડોટ હોઈ શકે છે તેથી તમારી પાસે પણ ત્યાં ઘણા વિકલ્પો છે તે જ રીતે મારે પણ ઓછી કોન્ફિડન્સ મર્યાદાની જરૂર છે તેથી હું સુયોજિત કરું છું કે તે 2 હોવું અને તે જ મર્યાદા માટે હું લાઇન પ્રકાર 2 સેટ કરી રહ્યો છું હવે ચાલો જોઈએ કે પ્લોટ કેવો દેખાય છે જમણી બાજુ મારી પાસે પ્લોટ છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં અને 2 પર બે રેખાઓ દોરવામાં આવી છે જે કોન્ફિડન્સ સ્તરને વ્યાખ્યાયિત કરે છે હવે y અક્ષ પર મેં પ્રમાણભૂત રેસિડયુઅલ મૂક્યા છે અને x અક્ષ પર મેં બિડપ્રાઇસ માટેના આગાહી મૂલ્યો મૂક્યા છે હવે પ્લોટમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં બે આઉટલિઅર્સ છે જે ખરેખર દૂર છે ત્યાં એક છે જે ઉપલા કોન્ફિડન્સ મર્યાદાની નજીક છે અને ત્યાં એક છે જે નીચલા કોન્ફિડન્સ મર્યાદાની બરાબર નજીક છે તો ચાલો જોઈએ કે આને કેવી રીતે ઓળખવું તેથી પ્લોટમાંથી આપણે કહી શકતા નથી કે આ કયા પોઇન્ટ છે પોઇન્ટ દ્વારા મારો અર્થ એ છે કે રો ID ને આપણે આઈડેન્ટિફાય નામનું બીજું ફંક્શન વાપરવા જઈ રહ્યા છીએ જે આપણને આ સેમ્પલોના ઈન્ડાઈસિસ ઓળખવામાં મદદ કરશે હવે ચાલો જોઈએ કે ફંક્શન શું કરે છે તેની ઓળખ આપે છે તેથી તે ગ્રાફિક પોઇન્ટરની સ્થિતિ બતાવે છે જ્યારે માઉસ બટન દબાવવામાં આવે છે પછી પોઇન્ટરની નજીકના પોઇન્ટ માટે x અને y કોઓર્ડિનેટ્સ શોધે છે હવે જો પોઇન્ટ પોઇન્ટરની પૂરતી નજીક છે તો તેનું ઈન્ડેક્સ મૂલ્ય કોડના ભાગ રૂપે પરત આવશે હવે આપણે તેના માટે સિન્ટેક્સ જોઈએ તો આઈડેન્ટિફાય એ એક ફંક્શન છે અને x અને y એ મારા ઇનપુટ પરિમાણો છે તેથી મારું x અને y શું છે તે સ્કેટર પ્લોટના પોઇન્ટ્સના કોઓર્ડિનેટ્સ છે હવે ચાલો જોઈએ કે ઈન્ડાઈસિસ ઓળખવા માટે આ ફંકશનનો ઉપયોગ કેવી રીતે કરવો મારી ડાબી બાજુ રેસિડયુઅલ પ્લોટ માટે મારી પાસે સમાન કમાન્ડ છે તો આ છેલ્લી સ્લાઇડમાં આપણે જોયું છે હું હવે ઈન્ડાઈસિસ ઓળખવા માટે આઈડેન્ટિફાય ફંકશનનો ઉપયોગ કરું છું હવે આ માટેનું મારું ઇનપુટ એ બોન્ડ્સના મોડેલનાં ફિટ વેલ્યુ છે અને તેનું કારણ પ્રમાણભૂત રેસિડયુઅલ છે હું ફીટ વેલ્યુ આપી રહ્યો છું કારણ કે પ્લોટ પર હું ઇચ્છું છું કે ઈન્ડાઈસિસ મળી આવે તેથી પ્લોટ પાસે મોડેલમાંથી ફિટ વેલ્યુ અને મોડેલમાંથી પ્રમાણિત રેસિડયુઅલ છે તેથી આ પ્લોટ પર હું ઇચ્છું છું કે મારા ઈન્ડાઈસિસ ઓળખાય તેથી હું તે જ ઇનપુટ્સ આપું છું જેનો ઉપયોગ આઈડેન્ટિફાય ફંક્શન માટે મેં પ્લોટ કમાન્ડ માટે કર્યો છે તેથી ફરીથી અહીં જો તમે જુઓ કે મેં બોન્ડ્સ મોડેલમાંથી મૂલ્યો ફીટ કર્યા છે અને હું y પરિમાણ માટે પ્લોટ રચું છું તો હું પ્રમાણભૂત રેસિડયુઅલનું પ્લોટ રચું છું હવે એકવાર તમે કમાન્ડ ચલાવો તરત જ તમને આઉટપુટ મળશે નહીં શું દર્શાવવામાં આવશે તે નીચેની સ્નિપેટ છે જે ડાબી બાજુ છે તમે એક ફિનિશ બટન જોશો અને તમે એક સંદેશ પ્રદર્શિત થતો જોશો હવે આ પ્લોટ પર આપણે દરેક પોઇન્ટને ક્લિક અને ઓળખવાની જરૂર પડશે હવે ચાલો જોઈએ કે તે કેવી રીતે કરવું તેથી હું તમને એ હકીકતની યાદ અપાવવા માટે ઉપરનો કમાન્ડ પ્રદર્શિત કરી રહ્યો છું કે ઓળખવા માટે આપણે ફીટ કરેલા મૂલ્યો અને પ્રમાણભૂત રેસિડયુઅલનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે તેને એક પોઇન્ટની નજીક ક્લિક કરો તેને ઓળખાતા પોઇન્ટની સૂચિમાં ઉમેરો હવે જો હું આ પોઇન્ટની નજીક ક્લિક કરું છું તે આ પોઇન્ટને ઓળખવા અને તેને સંગ્રહિત કરવા જઈ રહ્યું છે હવે આ બધા પોઇન્ટ્સ ફક્ત એક જ વાર ઓળખી શકાય છે હવે જો કોઈ પોઇન્ટ પહેલાથી જ ઓળખી લેવામાં આવ્યો છે અને તમે હજી પણ તેની નજીક ક્લિક કરો છો તો તમને નીચેનો સંદેશ મળશે તે એક ચેતવણી હશે જે એવું કહે છે કે નજીકનું પોઇન્ટ પહેલાથી ઓળખાઈ ગયેલ છે હવે જો તમે કોઈપણ પોઇન્ટની નજીક ક્લિક ન કરો તો પછી એક સંદેશ પ્રદર્શિત થાય છે જે કહે છે કે 0 25 ઇંચની અંદર કોઈ પોઇન્ટ ઓળખી શકાય નહીં તેથી જો હું અહીં ક્લિક કરું છું તો પછી મારી પાસે તેની નજીકના કોઈ પોઇન્ટ નથી તેથી તે એક સંદેશ પ્રદર્શિત કરશે જેમાં કહેવામાં આવશે કે 0 25 ઇંચની અંદર કોઈ પોઇન્ટ નથી હવે એકવાર તમે બધા આઉટલિઅર્સને ઓળખી લો પછી તમારે ગ્રાફિકલ વિન્ડોના ખૂણા ઉપર જમણી બાજુ પર હાજર ફિનિશિ બટનને ક્લિક કરવાની જરૂર છે તમે સમાપ્ત થવા માટે એસ્કેપ પણ દબાવી શકો છો હવે સમાપ્ત થયા પછી ઈન્ડાઈસિસ કન્સોલ અને પ્લોટ પર પ્રદર્શિત થાય છે હવે તમે કન્સોલ પર જોઈ શકો છો મારી પાસે ઈન્ડાઈસિસ 4 13 34 35 તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે પરંતુ આ તમને ફક્ત મૂલ્ય આપશે તેથી હવે તમારા આઉટલિઅર્સ પ્લોટ પર ક્યાં છે તે જાણવા હું પ્લોટ જોવા જાઉં છું તેથી હવે હું જાણું છું કે નમૂનાનો 13 મો પોઇન્ટ એ સૌથી દૂર છે જે અહીં છે 35 મો નમૂના પછી નમૂના 4 પછી અને પછી મારી પાસે એક વધુ નમૂના છે જે અહીં છે જે 34 મો નમૂના છે તેથી આ આઉટલિઅર્સની ઓળખ કર્યા પછી આપણે એક સમયે એકને દૂર કરીને શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણે એક નવું મોડેલ બનાવવાનું છે હવે ચાલો જોઈએ કે તે કેવી રીતે કરવું હવે હું એક સમયે એક પોઇન્ટ દૂર કરવાનું પ્રારંભ કરીશ પ્રથમ પોઇન્ટ કે જે હું કાઢવા જઇ રહ્યો છું તે નમૂના 13 છે જે 13 મો પોઇન્ટ છે કારણ કે તે પ્લોટમાં સૌથી દૂરનો છે તેથી શરૂ કરવા માટે હું બોન્ડ્સ નામનું એક નવું ડેટાફ્રેમ બનાવવા જઇ રહ્યો છું અને તેમાં 13 મી રો સિવાય બોન્ડ્સની બધી રો હશે તેથી પછી હું બોન્ડસ્મોડ નામનું બીજું એક ઑબ્જેક્ટ બનાવવાનો છું જે રેખીય મોડેલ છે જે નવા ડેટા માટે બનાવવામાં આવી રહ્યું છે તેથી હું સમાન ડેટાસેટમાંથી કૂપનરેટ સાથે નવા ડેટાફ્રેમ બોન્ડ્સમાંથી બિડપ્રાઇસ ફરીથી દાખલ કરવા જઇ રહ્યો છું હવે નવા રેખીય મોડેલ બનાવ્યા પછી કે જેમાં 13 મો પોઇન્ટ શામેલ નથી તે એક આઉટલિઅર છે આપણે ફરીથી એ જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવા જઈ રહ્યા છીએ જે રેસિડયુઅલ પ્લોટ પર છે આપણે નવા ડેટા માટે આઉટલિઅર્સને ઓળખવા જઈ રહ્યા છીએ તો મારી જમણી બાજુ મારી પાસે પહેલાથી જ રેસિડયુઅલ પ્લોટ છે જેમાં આઉટલિઅર્સને ઓળખવામાં આવી રહ્યા છે તેથી સ્નિપેટમાંથી આપણે જોઈ શકીએ કે નવા ડેટા માટે મારો 4 મો પોઇન્ટ છે 33 મો પોઇન્ટ અને 34 મો પોઇન્ટ છે તેને આઉટલિઅર્સ તરીકે ઓળખવામાં આવે છે તેથી હવે આ નવા ડેટામાં ફક્ત 34 ડેટા અવલોકનો હશે કારણ કે આપણે પહેલાથી જ એક અવલોકનને દૂર કર્યું છે તેથી નવા ડેટા માટે ઈન્ડાઈસિસ બદલાશે તેથી આ ડેટામાં સૌથી દૂરનો પોઇન્ટ 34 મો પોઇન્ટ છે અને તે પછી મારી પાસે 4 મો પોઇન્ટ છે અને તે પછી ત્યાં એક રેખા પર પણ એક પોઇન્ટ છે જે આ નવા ડેટા માટે 33 મો પોઇન્ટ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે જો તમે આ પ્લોટ અને અગાઉના પ્લોટની તુલના કરો તો આ પોઇન્ટ જે અહીં સ્થિત છે તે આ રેખાની નીચે હતો અને તે એટલા માટે છે કે પાછલા કિસ્સામાં આપણને આત્યંતિક આઉટલિઅર હતું કે જેની બાકીના પોઇન્ટ્સ પર સ્મિઅરીંગ અસર આવે છે હવે આ નવા રેખીય મોડેલ બનાવ્યા પછી ચાલો સારાંશ પર એક નજર નાખીએ ડાબી બાજુ જૂના મોડેલના બોન્ડસ્મોડનો સારાંશ છે જેમાં તમામ પોઇન્ટ્સ છે જમણી બાજુ મારી પાસે નવા મોડેલનો સારાંશ છે જેમાં 13 મો નમૂના નથી તેથી બે મોડેલના R સ્ક્વેર્ડ મૂલ્યોમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ફક્ત એક આત્યંતિક પોઇન્ટને દૂર કરવાથી ધરમૂળથી પરિવર્તન થાય છે તેથી 0 17516 થી R સ્ક્વેર્ડ 0 8077 સુધી સુધરે છે તેથી તે એકદમ સખત પરિવર્તન છે ચાલો હવે બીજા બધા પોઇન્ટ એક પછી એક કાઢીએ અને ચાલો જોઈએ કે R સ્ક્વેર્ડ વેલ્યુ કેવી રીતે બદલાય છે હવે હું એક પછી એક બાકીના પોઇન્ટ્સને દૂર કરું છું તેથી અગાઉ મેં 13 મો પોઇન્ટને દૂર કરીને પ્રારંભ કર્યો હવે હું 35 મો દૂર કરવા જઇ રહ્યો છું તો ચાલો જોઈએ 35 મા પોઇન્ટને દૂર કર્યા પછી સ્ક્વેર મૂલ્ય શું છે તેથી R સ્ક્વેર્ડ 0 88 સુધી બદલાય છે તેથી અહીં પણ એક મોટો છલાંગ છે તેથી 35 મો પોઇન્ટને દૂર કર્યા પછી હું R સ્ક્વેર્ડ મૂલ્યમાં ખૂબ સારો ફેરફાર જોવા માટે સક્ષમ છું હવે ચાલો જોઈએ કે જો ચોથા પોઇન્ટને દૂર કરું તો R સ્ક્વેર્ડ મૂલ્ય શું છે તેથી R સ્ક્વેર્ડ મૂલ્ય 0 88 થી 0 98 સુધી સુધરે છે તેથી તે ખૂબ સરસ કૂદકો છે તેથી હવે આ ઈન્ડાઈસિસ જૂના ડેટા માટે છે તેથી મારી પાસે દૂર કરવા માટે એક વધુ ઈન્ડેક્સ પણ છે જે ઈન્ડેક્સ 34 છે હવે ચાલો જોઈએ કે શું થાય છે જો આપણે તેને દૂર કરીએ તેથી હું 34 મા પોઇન્ટને દૂર કર્યા પછી મારો R સ્ક્વેર્ડ થોડો વધે છે તે પણ 3 જી દશાંશ સ્થાનેથી છે તેથી 0 9852 થી તે વધીને 0 9891 થાય છે તેથી તફાવત વિશાળ નથી આપણે આ પોઇન્ટને જાતે આઉટલિઅર તરીકે ગણવાની જરૂર નથી કારણ કે તે મોડેલને આગળ વધારે સુધારતું નથી તેથી હવે આ બધા ચાર પોઇન્ટ્સને દૂર કર્યા પછી આપણે ડેટા ઉપર નવી રીગ્રેસન લાઇન પ્લોટ કરવા જઈ રહ્યા છીએ તેથી તમે ડાબી બાજુ જોઈ શકો છો કે મેં મૂળભૂત રીતે 4 ઈન્ડેક્સ કાઢી નાખી છે 4 13 34 અને 35 આ પોઇન્ટ્સ મેં મારા ડેટામાંથી કાઢી નાખ્યા છે અને તે જ રીતે બિડપ્રાઇસ માટે પણ મેં આ પોઇન્ટ્સ દૂર કર્યા છે અને હું જાઉં છું નવા મોડેલ t સાથે તેથી બોન્ડસ્મોડ પાસે હવે કોઈ આઉટલિઅર્સ નથી અને હું ડેટા ઉપર રીગ્રેસન લાઇન પ્લોટ કરવા જઇશ તેથી આપણી રીગ્રેસન લાઇન ડેટાને ખૂબ સારી રીતે બંધબેસે છે જોકે કેટલાક પોઇન્ટ્સ છે જે ખરેખર દૂર છે પરંતુ તે સ્લોપની પ્રકૃતિમાં ધરખમ ફેરફાર કરતી નથી તેથી આ એક સુંદર મોડેલ છે અને આપણે બધા સંભવિત આઉટલિઅર્સને દૂર કર્યા છે જે આપણને લાગે છે કે રીગ્રેસન લાઇનને પ્રભાવિત કરી રહ્યા છે તેથી આ ત્રણ પ્રવચનોનો સારાંશ આપવા માટે આપણે પગલાઓ તરફ ધ્યાન આપ્યું જે એક સરળ રેખીય રીગ્રેસન મોડેલ બનાવવા માટે લેવામાં આવે છે આપણે જોયું કે આ મોડેલો માટે સારાંશમાંથી પરિણામો કેવી રીતે સમજાવવા આપણે રેસિડયુઅલ વિશ્લેષણ જોયું તેથી આપણે કેટલાક સવાલોના જવાબો તરફ ધ્યાન આપ્યું જેમ કે આઉટલિઅર્સની સાથે કેવી રીતે વર્તવું આપણે એ પણ જોયું કે આપણા મોડેલમાં નોંધપાત્ર ગુણાંક કેવી રીતે ઓળખવા અને આપણું મોડેલ કેટલું સારું છે આપણે હાલના મોડેલોના સુધારણા માટે તપાસ કરવાની જરૂરિયાત પણ જોઈ અને પછી આપણે કોઈ પણ આઉટલિઅર્સ વિના શુદ્ધ મોડેલ બનાવ્યું